સેલ કલ્ચર ટેકનોલોજીના વ્યાખ્યાન શ્રેણીમાં ફરી સ્વાગત છે તેથી છેલ્લા વર્ગમાં આપણે 8h સપ્તાહમાં છીએ અને આપણે આપણા અઠવાડિયા 8 વ્યાખ્યાન 2 શરૂ કરી રહ્યા છીએ તેથી આપણી અગાઉની યોજના સાથે ચાલુ રાખીને આપણે ઇન વિટ્રો કલ્ચર સિસ્ટમમાં સ્નાયુ દ્વારા ઉત્પન્ન થયેલ બળનું નિર્માણ અથવા માપણી કરી રહ્યા છીએ અને ઈન વિટ્રો કલ્ચર સિસ્ટમ માઇક્રો કેન્ટિલીવર સિસ્ટમ છે તેથી હમણાં સુધી આપણે માઇક્રો કેન્ટિલીવરના વિકાસ વિશે વાત કરી છે આપણે તે કેવી રીતે કરીએ તેથી આ તે છે જે આપણને માઇક્રો કેન્ટિલીવર પ્લેટ ફોર્મ મળે છે તેથી હવે આને બહુવિધ ડાઇવિંગ બોર્ડ સાથે સ્વિમિંગ પૂલ તરીકે કલ્પના કરો આની જેમ હું તમને સમજવાને બદલે માત્ર 3 મૂકી રહ્યો છું તમે તેને જાણો છો તેની કલ્પના કરો કે કદાચ તમે 20 40 100 જેટલો વિસ્તાર ધરાવી શકો ચોથું જે તમે ખરેખર જોઈ શકતા નથી તેથી તેમાં 3D પરિપ્રેક્ષ્ય મેળવો અને આ રીતે દેખાય છે અને મેં તમને તે કહ્યું તેમાં ઊંડાણ છે તેથી તે એક પ્રકારની બંધ વસ્તુ છે અને ત્યાં લંબાઈ છે જે તમારા નિયંત્રણમાં છે અને આમાં જાડાઈ છે તે જાડાઈ ખૂબ મહત્વની છે હું આવીશ કે તે જાડાઈ કેમ મહત્વની છે તેથી આ રીતે માઇક્રો કેન્ટિલીવર સિસ્ટમ દેખાય છે હવે કેન્ટિલીવરની જાડાઈ નક્કી કરે છે તે કેટલું લચીલું વર્તન બતાવશે બીજા શબ્દોમાં કહીએ તો આ કેન્ટિલીવર્સ એવા છે કે હું તમને તે ડાઇવિંગ બોર્ડનું ઉદાહરણ આપું છું જ્યાં છે ત્યાં આ પ્રકારની ઓસિલેશન ગતિમાં છે તેથી આ હિન્જ જોઈન્ટ પર આ ઓસિલેશન પાવર તે કેટલું આગળ અને પાછળ ખસેડવાનું છે તે બંધારણ કેટલું કઠોર છે અથવા બંધારણ કેટલું જાડું છે અથવા બંધારણ કેટલું પાતળું છે તેનું કાર્ય છે પાતળા બંધારણમાં તમે વધુ સારી ગતિ જોશો તેથી જ આ જાડાઈ વાંધાજનક છે હવે અમે ઉદાહરણ તરીકે કહેવા માગીએ છીએ કેસનો અભ્યાસ કરો આપણે હાડપિંજરના સ્નાયુ દ્વારા ઉત્પન્ન બળને માપવા માગીએ છીએ તેથી ફરી એકવાર આપણે બેકઅપ તરીકે હાડપિંજરના સ્નાયુ જીવવિજ્ઞાનની મુલાકાત લઈએ તેથી તમારી પાસે કલ્ચરમાં આ સ્નાયુ કોષો છે અને તે આપણે કલ્ચરમાં કરવા માંગીએ છીએ તમારી પાસે આ સ્નાયુ કોષો છે મેં તમને કહ્યું હતું તે સ્થળોને વિભાજિત કરે છે અને વિભાજન પછી તેઓ આ રીતે ગોઠવાય છે અને ગોઠવણી પછી તેઓ આ રીતે ભેગા થાય છે તેઓ તેમની વ્યક્તિગત ઓળખ ગુમાવે છે આ તે ભાગ છે જે ત્યાં ખૂટે છે આ તે ભાગ છે જે એક સાથે ભળી રહ્યા છે અને તેઓ આના જેવું માળખું બનાવે છે જેને મ્યોટ્યુબ કહેવામાં આવે છે અને આ મ્યોટ્યુબ અનિવાર્યપણે છે સ્નાયુનું સૌથી નાનું એકમ છે તેથી જો તમે સ્નાયુ દ્વારા ઉત્પન્ન બળ અથવા સંકુચિત બળને માપી શકો તો પછી તમે સ્નાયુ કેવી રીતે વર્તશે તે વિશે એકદમ સારો વિચાર કરી શકો છો હવે એક અભિગમ કે જે તમે આ સ્નાયુ કોશિકાઓની આ સમગ્ર પ્રક્રિયાને કેન્ટિલીવરની કેન્ટિલીવર ટોચ પર મ્યોટ્યુબ બનાવવાની આ આખી ગાથામાંથી પસાર થવા દે છે તેથી જે આપણે અનિવાર્યપણે થાય છે તે છે કે તમે તેની ઉપર કોષો બનાવ્યા છે મારો મતલબ આની જેમ પીળા કોષો બતાવી રહ્યા છે અને આ કોષો છેવટે વિભાજીત થશે અને આના જેવા થશે અને છેવટે તેઓ માળખા જેવા મ્યોટ્યુબ બનાવશે આ મ્યોટ્યુબ જેવું માળખું નથી તેઓ અહીં મ્યોટ્યુબનું બીજું ઉદાહરણ બનાવશે તમારી પાસે મ્યોટ્યુબ્સ છે જે સ્વરૂપ મેળવી રહ્યા છે કારણ કે આપણે પહેલાથી જ ઉલ્લેખ કર્યો છે કે તે સંકુચિત માળખા છે આ મ્યોટ્યુબ છેવટે તેમના સ્વરૂપ તરીકે તેઓ સંકોચાવાનું શરૂ કરશે બીજા શબ્દોમાં એક્ટિન અને માયોસિન ફિલામેન્ટ્સની સ્લાઇડિંગ ગતિ હશે જે મ્યોટ્યુબમાં સંકોચન તરફ દોરી જશે હવે આ સંકોચન એકવાર આ મ્યોટ્યુબ અહીં સંકોચવાનું શરૂ કરે છે તેથી ગતિ કંઈક આના જેવી હશે અને આ સંકોચન બળ ઉત્પન્ન કરશે હવે જ્યારે આ સ્નાયુ આ સપાટી પર સંકોચાય છે તેથી તે જ સમાનતા છે જે મેં તમને અહીં આપી હતી એક વ્યક્તિ તમારા માટે દયાળુ છે તે જાણે છે કે ઝટકા ડાઇવિંગ બોર્ડની ટોચ પર હોય છે તેથી એકવાર જ્યારે આ વ્યક્તિ તે કરવાનું શરૂ કરે છે ત્યારે આ ડાઇવિંગ બોર્ડ તમને આની જેમ લોલન આપવાનું શરૂ કરે છે તેથી જો આ સાદ્રશ્ય જો તમે અહીં સમજી ગયા હોવ તો બીજી સાદ્રશ્ય હું આપું છું કે સંકોચન કરતી વખતે સ્નાયુ આ કેન્ટિલીવરને ઉપર અને નીચે ખસેડશે અથવા કેન્ટિલીવર ઉપર અને નીચે ખસશે મને ત્યાં કોઈ સાઇડ મોશન થતું દેખાતું નથી કારણ કે તે પહેલેથી જ એક પ્રકારની પકડમાં છે તેથી આ ફક્ત આના જેવી ક્ષણ હોઈ શકે છે તે ઉપર અને નીચે આગળ વધશે આમ મ્યોટ્યુબ્સ દ્વારા ઉત્પન્ન બળને પ્રમાણસર પ્રમાણસર ગતિ કરશે તેથી મ્યોટ્યુબ્સ દ્વારા ઉત્પન્ન બળ પર આધાર રાખીને એક ચોક્કસ પ્રકારનું લોલન હશે જે અહીં બહાર થશે હવે જ્યારે આ લોલન થઈ રહ્યું છે તેથી તમે 2 વસ્તુઓ સાથે સહસંબંધ કરી શકો છો તેથી આ લોલન સીધી રીતે ઉત્પન્ન થયેલ બળના પ્રમાણમાં છે આ 2 શબ્દો હાથમાં હાથ નાખી જાય છે હવે જ્યારે આ ઘટના બની રહી છે જો તમે કોઈ રીતે અથવા અન્ય માપ કરી શકો છો તેથી ઉદાહરણ તરીકે કહો જો આ તમારી પાસે કેન્ટિલીવર છે જો બીજે ક્યાંક કોણમાં ફેરફારને માપી શકો છો તમે બીજા શબ્દમાં જ્યારે આ લોલન છે જો આ તમારી બેઝ લાઇન છે તો મને બેઝલાઇન દોરવા દો જો આ તમારી બેઝલાઇન છે તેથી જ્યારે તે તમારા આગળના તબક્કામાં લોલન કરશે તે આના જેવું કંઈક હશે તેથી ત્યાં બરાબર હશે તેથી બેઝલાઇનથી તમારી અહીં એક કોણ બહારની બાજુ જશે જે આપણે તેને સૂચવીએ છીએ જેમ કે થીટાને પકડી રાખો અને પછી તે પાછું જાય છે તેથી તે નીચે આવ્યું અને તે પાછું આવે છે તે જમીનની મૂળ સ્થિતિ છે પછી તે ફરી વળે છે અને ફરીથી તે પાછું વળે છે તે ફરી વળે છે તે ફરી પાછું વળે છે તે ફરી વળે છે તે પાછું વળે છે અને જો તમે વારંવાર આ થીટાને કોણને માપશો અને મોટા ભાગે તે બદલાશે નહીં પરંતુ જો થીટા કોણમાં થોડો ફેરફાર થયો હોય તો પણ તમે આ તમામ થીટાને સરેરાશ કરીને થીટા કોણથી સરેરાશ કાઢો છો એકવાર તમે થીટા કોણને સરેરાશ કરી લો પછી તમે એક સમીકરણનો ઉપયોગ કરી શકો છો જેને સ્ટોનીસ સમીકરણ કહેવાય છે 90 ના દાયકાની શરૂઆતમાં ઓગણીસમી સદીની શરૂઆતમાં સ્ટોનીસ સમીકરણ વિકસાવવામાં આવ્યું હતું હું તે તમારા પર જોવા માટે છોડી દઈશ તમે થીટાના આ મૂલ્યને સ્ટોનીસ સમીકરણના સમીકરણમાં ભરી શકો છો અને તમે અનિવાર્યપણે સ્ટોનીસ સમીકરણના આધારે મ્યોટ્યુબ દ્વારા ઉત્પન્ન થયેલ અથવા ઉત્પન્ન થયેલ બળને માપી શકો છો અને આ બળની તમે પાછા ગણતરી કરી શકો છો તમે જોશો કે જો હું મૂલ્યને બહાર કાઢું તો તે ઉત્પન્ન થયેલ બળની લગભગ નજીક છે કારણ કે આ તે મૂલ્ય છે જે તમને એક જ મ્યોટ્યુબ માટે મળી રહ્યું છે અહીં એક મર્યાદિત પરિમાણના એક મ્યોટ્યુબ માટે હવે જો તમે આના દ્વારા ઉત્પન્ન થયેલ બળને એક્સ્ટ્રાપોલેટ કરો છો તો એક્સ્ટ્રાપોલેટ કરવાથી તમે બળનો વ્યાજબી રીતે નજીકનો અંદાજ મેળવી શકશો જે કદાચ પેદા થશે અથવા જે વ્યક્તિગત સ્નાયુ દ્વારા પેદા કરવામાં આવી રહી છે હવે કહ્યું કે આ એટલી સરળ ટેકનોલોજી નથી જે તમારે સમજવી પડશે અને જ્યારે તમે આની જેમ કૂવો બનાવો છો ત્યારે ત્યાં ખૂબ જ મર્યાદિત માત્રામાં માધ્યમ છે જે ત્યાં મૂકી શકાય છે અને તેના માટે ઘણી બધી ઓપ્ટિમાઇઝેશન પ્રક્રિયાની જરૂર છે જે થવી જરૂરી છે અને બીજું આના માટે બીજો પડકાર છે કે તમે અહીં બનતા મ્યોટ્યુબ્સને રોકી શકો તેવો કોઈ રસ્તો નથી અને અંતર ઓછો છે અથવા ઊંડાઈ છે પ્રોફાઇલ એટલી ઓછી છે કે તે મ્યોટ્યુબ તળિયે આવી શકે છે અને કેન્ટિલેવર ગતિને અવરોધિત કરી શકે છે તમે તેને કેવી રીતે ટાળી શકો જે રીતે તમે તેને ટાળી શકો છો ઉદાહરણ તરીકે તમે આ સપાટીને કોટ કરો છો અથવા તમે આ સપાટીને સ્પ્રે કરો છો તે કંઈક છે જે કોશિકાઓના વિકાસને મંજૂરી આપશે નહીં અમુક પ્રકારની સપાટીઓનું અમુક સ્વરૂપ કે જેના દ્વારા તમે તેને કોટિંગ કરી રહ્યા છો જ્યારે માસ્ક પહેલેથી જ છે ત્યારે તમે સૌ પ્રથમ તેને એવી રીતે કોટ કરો કે આ દિવાલો પર ક્યારેય કંઈ વધતું નથી કે આ સપાટી પર નથી તેથી તમે ખાતરી કરો કે આ સપાટીઓ સાયટો ફોબિક છે તેમની પાસે આ સપાટી પર ઉગવા માટે ફોબિયાના કોષો છે અને સમાંતર તમે આ સપાટીઓને કોટ કરો કંઈક કે જે એક સેકંડ કરશે જે કોષોના વિકાસને મંજૂરી આપશે હવે તમારી પાસે કેન્ટિલીવર્સ છે જે વૃદ્ધિને પ્રોત્સાહન આપશે અને તમારી પાસે પૃષ્ઠભૂમિ છે જે વૃદ્ધિને પ્રોત્સાહન આપશે નહીં જો તમે તે હાંસલ કરી શક્યા હોત તો ચોક્કસપણે હવે તમારી પાસે જે છે તે આપણે પેટર્ન માઇક્રો કેન્ટિલીવર તરીકે કહીએ છીએ અને માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ્સનો ઉપયોગ કરવાના મુદ્દાને ઉકેલવા માટે આવી પેટર્ન માઇક્રો કેન્ટિલેવર ખૂબ જ શક્તિશાળી સાધન છે તેથી અહીં તમે ફક્ત તેનો યાંત્રિક ભાગ જોશો અને હું ટૂંક સમયમાં તેનો વિદ્યુત ભાગ રજૂ કરીશ તો હવે તેના આધારે તમે હવે આપણને પાછા જવા દો કે આપણી સમસ્યા શું છે તે નિવેદન છે આપણી સમસ્યા એ નિવેદન હતું અથવા તેને માપવા હું શબ્દથી શબ્દ દ્વારા જાઉં છું સ્નાયુ દ્વારા ઉત્પન્ન થયેલ બળ પછી ભલે તે હાડપિંજર હોય કે તમે કાર્ડિયાકનો ઉપયોગ કરી શકો છો તમે ઇન વિટ્રો સેલ કલ્ચર સિસ્ટમમાં સરળ ઉપયોગ કરી શકો છો જે માઇક્રો કેન્ટિલીવર સિસ્ટમ છે તેથી આ 2 વર્ગોમાં આપણે અહીં જે શીખ્યા તે એ છે કે કેવી રીતે આધુનિક માઇક્રો ફેબ્રિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે માઇક્રો કેન્ટિલીવર્સ વિકસાવી શકો છો અહીં તે માઇક્રો કેન્ટિલિવરની બનાવટ છે ત્યારબાદ તમે આવા કેન્ટિલિવર્સને કેવી રીતે પેટર્ન કરી શકો છો અને પેટર્નિંગ કર્યા પછી તમારી પાસે ખૂબ જ મર્યાદિત જગ્યા છે જે ફક્ત કેન્ટિલીવરની ટોચની સપાટી પર આરક્ષિત છે જ્યાં તમે કોષો ઉગાડી શકો છો અને તમારા સામાન્ય પ્રક્રિયક ડેટાના આધારે તે કોષો માઇક્રો કેન્ટિલેવર માફ કરશો મ્યોટ્યુબ બનાવવું જોઈએ અને જ્યારે તમે આ મ્યોટ્યુબ્સ બનાવી લો છો ત્યારે તમે માઇક્રોસ્કોપ હેઠળ તેમને જુઓ છો અહીં તમને જરૂર છે ત્યાં તમને એક સીધા માઇક્રોસ્કોપની જરૂર પડશે જે તમને યાદ છે તે પહેલા જ મેં તમને કહ્યું હતું કે તમારે કઈ વસ્તુઓ વાપરવાની છે અને આ પ્રકારના મોટાભાગના કેન્ટિલિવર્સને સિલિકોન પ્રક્રિયક પર બનાવવામાં આવે છે અથવા તે pdml પ્રક્રિયક પર બનાવવામાં આવે છે તેથી ત્યાં ઘણી રીતો છે કે ત્યાં અન્ય પોલિમર છે જેનો ઉપયોગ PDMS પોલિડાઇમિથાઇલસિલોક્સેન એક એવો સભ્ય છે જેનો ઉપયોગ આ કેન્ટિલિવર બનાવવા માટે થઈ શકે છે તમે તેને શુદ્ધ સિલિકોન પ્રક્રિયક પર બનાવી શકો છો મેં વ્યક્તિગત રીતે શુદ્ધ સિલિકોન પ્રક્રિયક પર કર્યું છે તેથી તમારી પાસે માસ્ક છે તેથી તમે સિલિકોનનો બ્લોક લો છો જે તમારી પાસે માસ્ક છે જે તમે માસ્ક મૂકો છો અને તમે સમગ્ર સપાટીને જાડાઈના સ્તર સુધી કોતરે છે જે તમે કેન્ટિલિવર બંધારણની ઈચ્છા કરી રહ્યા છો અને તમે આ બંધારણનો ઉપયોગ કોષો ઉપર પ્લેટ કરવા માટે કરો છો તે પેટર્નિંગ પછી કરે છે જેથી તે કોષો આખા સ્થળે ગમેતેમ વધશે નહીં હવે તમારે તેને એવી રીતે મૂકવું પડશે કે તમે તેને પૂરતા માધ્યમથી આવરી શકો તેથી આ કોશિકાઓ વધવા માટે પૂરતા પોષક તત્વો મેળવે છે અને એકવાર તેઓ માઇક્રો કેન્ટિલિવરની ટોચ પર હોય તો તમારે સેટઅપ તરીકે શ્રેણી હોવી જોઈએ જેના આધારે તમે ઉત્પન્ન થઈ રહેલા બળને માપી શકો છો હવે તે સુયોજિત શું છે અને તે જથ્થો શું છે તેની હજી મેં વાત કરી નથી મેં તમને કહ્યું છે કે ક્યાંક તમે બેન્ડિંગને માપી શકો તો તમે બેન્ડિંગને કેવી રીતે માપશો તેથી આપણે આગામી વર્ગમાં શું કરીશું આપણે તે સેટઅપ કેવી રીતે વિકસિત કરીશું તે વિશે વાત કરીશું તમારો ખુબ ખુબ આભાર